આ વ્યાખ્યાનમાં આપણે જોઈશું કે આપણા જુદા જુદા ક્ષેત્રોમાં Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ સંભવિત એપ્લિકેશન શું છે તેથી ચાલો આપણે ડિજિટલ એલિવેશન મોડેલથી પ્રારંભ કરીએ DEM ડિજિટલ એલિવેશન મોડેલ એ દૂરસ્થ સંવેદનાઅને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ તકનીકનું એક મહત્વપૂર્ણ આઉટપુટ છે તેથી ચાલો જોઈએ હવે આ DEM ડિજિટલ એલિવેશન મોડેલનો અર્થ શું થાય છે DEM ડિજિટલ એલિવેશન મોડેલ ઊંચાઈની માહિતી રજૂ કરે છે તે પછી તે Topography સ્થાનિક ભૂગોળ અક્ષાંશ અને રેખાંશ સાથે તમારું Z મૂલ્ય છે તેથી તમારે યાદ રાખવું જ જોઇએ કે આ આપણું સેટેલાઇટ ઇમેજ ઉત્પાદન છે અને અહીં આપણી પાસે x y અને z ની માહિતી હતી તેથી x એ અક્ષાંશ હતો y રેખાંશ હતું અને Z એ DN મૂલ્ય હતું જે તમારા સેન્સર દ્વારા કબજે કરાયું હતું પરંતુ અહીં જ્યારે અમે DEM ડિજિટલ એલિવેશન મોડેલ વિશે વાત કરી રહ્યા છીએ અમે આ ડિજિટલ નંબરને બદલી રહ્યા છીએ જે આ પિક્સેલથી તમારી Z કિંમત છે જેની ઊંચાઇ છે તેથી તે તમારી Altitude દરિયાની સપાટીથી ઊંચાઈ બની જશે તેથી જ્યારે તમારી પાસે દરેક પિક્સેલ માટે Altitude દરિયાની સપાટીથી ઊંચાઈ માહિતી હોય ત્યારે તમને કઈ વધારાની માહિતી મળશે તમારા ક્ષેત્રમાં કેવા પ્રકારની Topography સ્થાનિક ભૂગોળ થઈ રહી છે તે તમને Topography સ્થાનિક ભૂગોળ મળશે તે સપાટ જમીન છે અથવા ખૂબ જ ડુંગરાળ ભૂપ્રદેશ છે તેથી તે માહિતી તમે DEM ડિજિટલ એલિવેશન મોડેલથી સરળતાથી મેળવી શકો છો ટોપોગ્રાફી અને જળવિષયક માહિતીનો સ્વચાલિત નિષ્કર્ષણ એ DEM ડિજિટલ એલિવેશન મોડેલ નો મુખ્ય ઉપયોગ છે આ ઉપરાંત તેના ઉત્પાદનો જેવા કે ઢાળ પાસા અને તટપ્રદેશ માહિતી વગેરેનો ઉપયોગ ઘણા કાર્યક્રમોમાં ભારે ઉપયોગમાં લેવાય છે તેથી ઘણી એપ્લિકેશનમાં DEM ડિજિટલ એલિવેશન મોડેલ નો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે ઘણી એપ્લિકેશનમાં વપરાયેલ હોવાથી કોઈ ફરક પડતો નથી કે તમે Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ પરિચિત છો પરંતુ લોકો તેમની જુદી જુદી એપ્લિકેશન અથવા અધ્યયનમાં DEM ઇનપુટનો ઉપયોગ કરી રહ્યાં છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા DEM SRTM Aster IKONOS GTOPO30 અને CARTOSAT છે તેથી આ આજકાલ ખૂબ જ લોકપ્રિય છે તેથી તમે ફક્ત તેને ગૂગલ કરી શકો છો અને તમે તેમની વેબસાઇટ મા જુદી જુદી રીતો શું છે તે જોઈ શકો છો તમે તે ડેટા સેટ્સ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો અથવા તમે તે ડેટા સેટ કેવી રીતે મેળવી શકો છો જે તમે તેમની વેબસાઇટ્સ પરથી શીખી શકો છો હવે ચાલો જોઈએ કે ડિજિટલ એલિવેશન મોડેલ બનાવવા માટે આપણે કઈ વિવિધ તકનીકોનો ઉપયોગ કરીએ છીએ તેથી પ્રથમ એક સેટેલાઇટ સ્ટીરિઓ જોડીનો ઉપયોગ કરીને છે બીજો ફોટોગ્રામેટ્રી ત્રીજો રડાર ઇન્ટરફેરોમેટ્રી છે અને ચોથો એક લેસર અલ્ટિમેટ્રી છે અને છેલ્લી એક સમોચ્ચ રેખાઓ છે તેથી એકવાર તમારી પાસે આ સમોચ્ચ રેખાઓ હોય છે જેનો અર્થ થાય છે કે સમોચ્ચ રેખામાં ઊંચાઈ વિશેની માહિતી હોય છે પછી તમે અલગ પ્રદીપ્ત તકનીકનો ઉપયોગ કરી શકો છો અથવા કદાચ તમે TIN નો ઉપયોગ કરી શકો છો અને તમે તમારું ડિજિટલ એલિવેશન મોડેલ જનરેટ કરી શકો છો જે મેં સમજાવ્યું છે હવે ચાલો જોઈએ કે આ ડિજિટલ એલિવેશન મોડેલ દ્વારા આપણે ખરેખર શું કહીએ છીએ અને તે મને કેવી રીતે મદદ કરશે હવે તમે પરિચિત છો કે Z વેલ્યુ અહીં Altitude અનુરૂપ છે પરંતુ સેટેલાઇટ Remote sensing દૂરસ્થ સંવેદના ડેટામાં આપણી પાસે ડિજિટલ નંબર્સ છે જે તે પ્રતિબિંબિત થઈ શકે છે અથવા ઉત્સર્જિત થઈ શકે છે અથવા બેકસ્કેટર કરેલી કિંમત થઈ શકે છે પરંતુ અહીં તમારી પાસે Altitude મૂલ્યની ઉંચાઈ વિશેની માહિતી છે તેથી શું આ રીતે અમે 2 માહિતીને મર્જ કરી શકીએ તે કોઈ રીત છે તેથી તે આપણા ઇનપુટનું વિશ્લેષણ છે ચાલો આપણે આ ઉદાહરણ જોવા માટે વધુ પ્રગતિક થઈશું જ્યાં મારી પાસે STRM 90 મીટર DEM છે અને ચાલો જોઈએ કે આ A લાઇન અને આ B લાઇનની સાથે પ્રોફાઇલ શું છે તેથી હું તમને બતાવીશ કે જ્યારે તમે ડ્રો કરો છો અથવા જ્યારે તમે આ રેખાઓ સાથે DEM મૂલ્યો કાઢસો ત્યારે તે કેવી રીતે દેખાય છે અહીં તમે જોઈ શકો છો આ મૂળ રૂપે તમારા DEM સ્કેલ છે વાદળી મૂળભૂત રીતે નીચાણવાળા વિસ્તારો છે અને લાલ મૂળભૂત રીતે ઉંચાઈ વાળા વિસ્તારો છે તેથી આ બધા લાલ રંગો ખરેખર Altitude ઊંચાઇવાળા સ્થળોને રજૂ કરે છે તેથી આ અમુક ટેકરી હોવી જ જોઇએ અથવા આ કોઈ ટેકરી હોવી આવશ્યક છે તેથી જો તમે વાદળી રંગમાં અહીં કોઈ વિભાગ બનાવ્યો છે જેનો અર્થ છે કે તે લગભગ સપાટ છે તે ભિન્ન હોઈ શકે છે પરંતુ ખૂબ ધીરે ધીરે ઢાળ ખૂબ ઓછો હશે પરંતુ અહીં જ્યારે આપણે આ ચોક્કસ વિભાગ લઈ રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો કે તે આ ખાસ હિલને પાર કરી રહ્યો છે તેથી તે માહિતી આપણે પ્રોફાઇલમાંથી મેળવવી જોઈએ તો ચાલો આપણે એક પછી એક જોઈએ કે તેઓ કેવી રીતે દેખાય છે તો આ રેખા ની સાથે આ પ્રોફાઇલ છે તેથી મીટરમાં આ અંતર અને મીટરમાં ઉંચાઈ છે તેથી તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર મૂળભૂત રીતે આ વધી રહ્યો છે તેથી ખૂબ જ ઓછો ઢાળ છે અહીં પણ તે વાદળી રંગમાં દેખાય છે હવે તે ધીમે ધીમે આ પ્રકાશ અથવા પીળા રંગ તરફ જઈ રહ્યું છે તેથી તેનો અર્થ એ કે તે ધીરે ધીરે વધી રહ્યો છે તેથી આવી માહિતી તમારા ડિજિટલ એલિવેશન મોડેલથી સરળતાથી મેળવી શકાય છે હવે આ પ્રકારની પ્રોફાઇલ ગૂગલ અર્થમાંથી કાઢી શકાય છે જેનો તમે પ્રયાસ કરી શકો છો હવે પછીના વિભાગમાં જ્યાં આપણી પાસે આ વચ્ચે ટેકરીઓ છે ચાલો જોઈએ કે તે કેવી રીતે દેખાઈ રહ્યું છે હવે તમે જોઈ શકો છો કે આ આ અવ્યવસ્થા દર્શાવે છે જેનો અર્થ છે આ તે ટેકરીઓ છે જે વચ્ચે પડી રહી છે બરાબર તેથી આ વિભાગમાંથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે આ વિસ્તાર સપાટ જમીન નથી અને સપાટી પ્રોફાઇલ તમને ચોક્કસ દૃશ્ય આપે છે અને અહીં તમે ઘણાં વિશ્લેષણ કરી શકો છો જેમ કે આ ઢાળ શું છે તમે જે ગણતરી કરી શકો છો તે પાસા શું છે અને એકવાર તમારી પાસે આ માહિતી આવી જાય પછી તમે તેને મર્જ કરી શકો છો સેટેલાઇટ Remote sensing દૂરસ્થ સંવેદના ડેટા સાથે કોઈ ફરક પડતો નથી તે જગ્યાથી અથવા વાયુ વાહનનું છે પછી ઇનપુટ ડેટા વધુ સમજણ આપશે અને નિશ્ચિતરૂપે તમારું વિશ્લેષણ પહેલાંના કરતા વધુ સારું રહેશે ચાલો જોઈએ કે જ્યારે તમે ડિજિટલ એલિવેશન મોડેલ સાથે જોડાશો ત્યારે તેઓ કેવી રીતે દેખાય છે તો આ તમારો સેટેલાઇટ ડેટા હતો આ ક્ષેત્ર માટેનું આ ડિજિટલ એલિવેશન મોડેલ છે આ ફક્ત ઉદાહરણ તરીકે છે અને એકવાર તમે તેમને ભેગા કરો પછી જ્યારે તમે તેમની સાથે જોડાશો ત્યારે તમારી પાસે બંને સુવિધાઓ હશે તમે સરળતાથી તે વિસ્તાર માટે 3D મોડેલ બનાવી શકો છો કારણ કે તમારી પાસે altitude ની ઉંચાઇ છે આ એક સંભવિત ક્ષેત્રોમાંનો એક છે જ્યાં તમે તમારા સંશોધનને યોગ્ય રીતે શોધી શકો છો હવે ચાલો જોઈએ કે કૃષિ ઇજનેરીમાં વિવિધ એપ્લિકેશન અથવા Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ સંભવિત એપ્લિકેશન શું છે તેથી ચાલો પ્રથમ શરૂ કરીએ કે આ કૃષિ ઇજનેરી શા માટે આટલું મહત્વપૂર્ણ છે તેથી ભારતીય કૃષિ ચોમાસા પર ખૂબ નિર્ભર છે અને વરસાદવાળા ખેતીનો કુલ પાકના ક્ષેત્રમાં 56 હિસ્સો છે તેથી તમે અહીં જોઈ શકો છો કે તમારા વરસાદનું મોનિટર કરવું કેટલું મહત્વપૂર્ણ છે અને આ કૃષિ ટકાવી રખવી કેટલી મહત્વની છે બરાબર છે તેથી કૃષિ ઇજનેરીમાં ઘણાં અવકાશ છે જ્યાં તમે GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ દ્વારાશોધી શકો છો અને Remote sensing દૂરસ્થ સંવેદના એપ્લિકેશન જેમ આપણે જાણીએ છીએ કૃષિ એ આપણું પાછલું હાડકું છે બરાબર તેથી આપણે ઉત્પાદકતામાં વધારો કરવાની જરૂર છે કે આપણે બધા વિવિધ પરિમાણોને મોનિટર કરવાની જરૂર છે જેથી ઉત્પાદન થશે અથવા ઉપજ વધુ હશે તો ચાલો જોઈએ કે આપણે કઈ Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ તકનીકનો ઉપયોગ કરી શકીએ છીએ તેના વિવિધ અવકાશ કયા છે તેથી આ સમસ્યાનું પ્રથમ અને ખૂબ મહત્વનું પાસું એ છે કે ઓછી ઉત્પાદકતાના ક્ષેત્રમાં ક્રાંતિ પછી પાણી વ્યવસ્થાપન સિસ્ટમ માટે ખાસ કાળજી તેથી પાણી વ્યવસ્થાપન પ્રણાલીમાં આપણે શું કરી શકીએ આપણે વરસાદના પાણીના સંગ્રહ કરી ને Aquifers રિચાર્જ કરી શકીએ છીએ આદેશ વિસ્તાર વિકાસનો ઉપયોગ કરી શકીએ છીએ અને ક્ષીણ થઈ ગયેલી જમીનને ફરીથી દાવો કરીને આપણે આપણી મોટી સિંચાઇ પદ્ધતિને કેવી રીતે સુધારીએ તેથી તે ફરીથી છે તે ઓછી ઉત્પાદકતા તરફ જશે કે આપણે તે કેવી રીતે ફરીથી દાવો કરી રહ્યા છીએ બરાબર પછી જમીનની ગુણવત્તામાં સુધારો અને જ્ઞાન પ્રસાર કારણ કે આપણે આ નવી તકનીકથી આપણા ખેડૂતોને શિક્ષિત કરવાની જરૂર છે જેથી તેઓ બધી ખામીઓથી વાકેફ હશે અને તેમની ખેતી માટે અન્ય સમસ્યાઓથી પણ હવે ચાલો જોઈએ કે આ Remote sensing દૂરસ્થ સંવેદના GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ કેવી રીતે મદદ કરી શકે છે તેથી કૃષિ ક્ષેત્રોનું લાંબા ગાળાના નિરીક્ષણ ત્યાં તમે તમારા Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ લાગુ કરી શકો છો જેથી સમય શ્રેણી ડેટા દ્વારા જમીનના ઉપયોગની માપણી કરી શકાય તેથી તમે બરાબર નિરીક્ષણ કરી શકો છો કે આ પાક ક્ષેત્ર ઓછું કરે છે કે વધી રહ્યું છે તેથી આપણે આપણી ખેતીની જમીનને ઘટાડવા માંગતા નથી આપણે ખાતરી કરવા માંગીએ છીએ કે ઓછામાં ઓછું તે લોકોને પૂરતો ખોરાક પૂરો પાડશે મેં તમને કહ્યું તેમ વાતાવરણીય નિરીક્ષણ કૃષિનો મોટો હિસ્સો આપણા વરસાદ પર આધાર રાખે છે બરાબર તેથી તાપમાન અને ભેજનું માપ ક્લાઉડ ગતિ વેક્ટર્સ વરસાદ દર સમુદ્રનો રંગ સમુદ્ર સપાટીનું તાપમાન અને જ્યારે નિર્દેશિત આ વસ્તુઓ સરળતાથી Remote sensing દૂરસ્થ સંવેદના GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ તકનીકમાંથી મેળવી શકાય છે તો પછી વાતચીત ચોક્કસપણે ઉપગ્રહો નો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે તો આ માહિતી રાજ્ય સરકારને શેર કરો જેથી ખેડૂતો સુધી ડેટા ફેલાય શકે પછી Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ એપ્લિકેશનનો ખૂબ મહત્વનો પાસું પાક નિરીક્ષણ છે આરોગ્ય શું છે તે અને ઉપજ શું છે જેનો તમે આ તકનીકનો ઉપયોગ કરીને અંદાજ પણ લગાવી શકો છો તેથી ઓળખ ઇન્વેન્ટરી પ્રાદેશિક પરિવર્તન શોધ ઉપજની આગાહી આ વસ્તુઓ આ Remote sensing દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ નું ખૂબ જ લોકપ્રિય ઉદાહરણ છે પાકની તીવ્રતા પાકની રીત પાકની પરિભ્રમણ પાકની વિવિધતા અને કચરો અને પાણી ને લગતા વિકાસ આ વસ્તુઓ તમે સરળતાથી ઓળખી શકો છો અહીં હદ અને જમીનનો પ્રકાર ખારાશ અને જળ પ્રવેશ જમીન અને ભેજનું સંરક્ષણ આવી સમસ્યા હોય છે તેથી આ સમસ્યાઓ તમારી કૃષિમાં ખૂબ સામાન્ય છે તેથી તમારે તે વિસર્જન કરવાની જરૂર છે અથવા તમારે ઓછામાં ઓછા તે ઓળખવાની જરૂર છે કે જમીનના આ ચોક્કસ ટુકડામાં કઈ સમસ્યાઓ છે તો પછી તમે ઉપચારાત્મક પગલાં જળ સંસાધનો કે જે કૃષિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને શરૂ કરી શકો છો તેથી સપાટીના પાણી નું બજેટ ભૂગર્ભજળ આદેશ ક્ષેત્રનું સંચાલન કરી શકાય છે તેથી આ દૂરસ્થ સંવેદના GIS ની સંભવિત એપ્લિકેશન છે જ્યાં તમે આ તકનીકોનો ઉપયોગ કરવાનું વિચારી શકો છો અથવા જો તમે આ ચોક્કસ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા હો તો તમે કેટલાક પ્રકાશિત સાહિત્યનો સંદર્ભ લઈ શકો છો અને જુઓ રિમોટ સેન્સિંગ અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ નો ઉપયોગ કરીને વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે અને તમે કેવી રીતે વધુ યોગદાન આપી શકો છો તેની ચોકસાઇ ખેતી અને બાગાયત એ અન્ય ક્ષેત્રો છે જ્યાં તમે રિમોટ સેન્સિંગ અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ એપ્લિકેશન શોધી શકો છો અંતર્દેશીય પોષક ભિન્નતા સાઇટ્સ યોગ્યતા પછી દુષ્કાળ આકારણી જમીન માં ભેજની ઉપલબ્ધતા કૃષિમાં આબોહવા પરિવર્તન મિથેન ઉત્સર્જન કારણ કે તે તમારા પાકને ખૂબ અસર કરે છે આવી એપ્લિકેશન માટે તમે આ દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ નો ઉપયોગ કરીને કોઈ પદ્ધતિથી વિકસિત થઈ શકો છો અને પરંપરાગત તકનીકો અને સમસ્યાનું સમાધાન કરો જે આ કોર્સનો મુખ્ય ઉદ્દેશ છે પાકનું નિરીક્ષણ કરવું તેનું આ એક બીજું ઉદાહરણ છે Radarsat 2 scan SAR ચોખા અને કપાસ દર્શાવે છે તેથી મલ્ટિ ડેટનો ઉપયોગ કરીને ચોખાની આગાહી Radarsat અથવા Reset હવામાન અથવા ઉપજનાં મોડેલનાં પ્રાથમિક રિમોટ સેન્સિંગ સ્રોત તરીકેનો ડેટા મેળવી શકાય છે તેથી આ સંભવિત ક્ષેત્રો છે જ્યાં તમે તમારા સંશોધન શરૂ કરવાનું વિચારી શકો છો અહીં તમે જોઈ શકો છો કે આ વર્ષ 2002 અને 2003 માટે છે તેથી પીળો રંગ મસ્ટર્ડ લાલ રંગનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘઉંનું પ્રતિનિધિત્વ કરે છે અને અહીં 2003 અને 2004 માટે છે તમે જોઈ શકો છો કે વિસ્તાર બરાબર વધારવામાં આવ્યો છે તેથી તમે સરળતાથી શોધી શકો છો કે કયા ફેરફારો છે તેથી ફેરફારો ઓળખી શકાય છે અને અહીં તમે આ લrગ્રેંડ જોઈ શકો છો આવી પદ્ધતિ પછી તમે સરળતાથી શોધી શકો છો કેટલો વિસ્તાર ખેતીવાડી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને વિવિધ પાક કયા છે તેની ખેતી કરવામાં આવી છે અને શું તે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં વધુ કે ઓછું છે તે જાણી શકાય છે તે પછીની એક દૂરસ્થ સંવેદનાઆધારિત પરિવર્તન શોધ છે મેં તમને પહેલાથી જ અહીં 2010 અને 11 માટે એક ઉદાહરણ બતાવ્યું છે અને મૂળભૂત રીતે આ માટે તમારી પાસે ડેટા જેવા હોવાની જરૂર છે જેમકે પાછલા વરસાદનો ડેટા ખેડુતો સ્થાનિક નીતિને પસંદ કરે છે પછી તમે GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ પર્યાવરણમાં આ બધી બાબતોને એઉંકીકૃત કરી શકો છો અને તમે વિશ્લેષણ કરી શકો છો હવે ચાલો જોઈએ કે તમે કેવી રીતેઅવકાશમાંથી જે વિવિધ પાસાઓનું નિરીક્ષણ કરી શકો છો તો ચાલો આપણે અહીં એક પછી એક જોઈએ આ ભૂગર્ભજળ સંગ્રહ છે અને અહીં વિવિધ ઘટકો છે અને તે બધાને આ દૂરસ્થ સંવેદનાઅને GIS દ્વારા મોનીટર કરી શકાય છે તો ચાલો આપણે એક પછી એક જોઈએ આ સપાટીના સંગ્રહ માટે છે પછી વરસાદ નું અનુમાન કરી શકો છો પછી તમે બાષ્પીભવન પછી વનસ્પતિ સાથેના બાયોફિઝિકલ પરિમાણો જેવા જુદા જુદા પાસા કૃષિ દુષ્કાળ પદ્ધતિસરનો દુષ્કાળ જળવિષયક દુષ્કાળ આવા પરિમાણો તમે દૂરસ્થ સંવેદના અને GIS ભૌગોલિક માહિતી પધ્ધતિપરથી અંદાજ લગાવી શકો છો ચાલો આપણે કુદરતી જોખમોમાં રિમોટ સેન્સિંગ અને GIS કેટલીક સંભવિત એપ્લિકેશન જોઈએ તેથી અહીં તમે વિવિધ કુદરતી જોખમો અથવા ભૌગોલિક જોખમો થી વાકેફ છો જે આપણા જીવન અને સંપત્તિને હાનિ પહોંચાડે છે તેથી ચાલો આપણે કેટલાક ખૂબ સારા ઉદાહરણ જોઈએ કે જ્યાં લોકોએ આ દૂરસ્થ સંવેદનાઅને GIS ઉપયોગ કર્યો છે અથવા જ્યાં તમે રિમોટ સેન્સિંગ અને GIS ઉપયોગ કરી શકો છો તેથી ભૂસ્ખલનના કિસ્સામાં તે ખૂબ જ સારું રહેશે જો તમે પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો અધિકાર વિકસાવી શકો તેથી આ દૂરસ્થ સંવેદનાઅને GIS દ્વારા તમે કયા જુદા જુદા પરિમાણો વિકસિત કરી શકો છો અથવા મેળવી શકો છો અથવા અંદાજ લગાવી શકો છો તે ભૂસ્ખલન માટે આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમ વિકસાવવામાં મદદ કરી શકે છે તેથી પ્રારંભિક ચેતવણી પ્રણાલીમાં 4 મુખ્ય તત્વો એકીકૃત કરવા જોઈએ જે ખૂબ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે તમે આ સાંકળ ધરાવતા હો ત્યારે તમે અહીં જોઈ શકો છો પ્રથમ તો મોનિટરિંગ અને આગાહી છે બીજો એક ચેતવણીઓનું સંદેશાવ્યવહાર કરી રહ્યું છે અને તે પછી જવાબ આપી રહ્યું છે તેથી ચેતવણીની વાતચીત કરવી તે વિશ્લેષકની જવાબદારી છે પરંતુ જવાબ આપવો એ સરકારની જવાબદારી છે તે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હોઈ શકે છે પરંતુ તેઓએ બચાવ મિશન અથવા કદાચ આ ખાલી કરાવવાની પ્રક્રિયાની યોજના કરવી જોઈએ તેથી અહીં જોખમ જ્ઞાન નુ નિરીક્ષણ અને આગાહી છે માહિતીનો પ્રસાર અને પ્રતિસાદ આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમ્સના મહત્વપૂર્ણ પરિમાણો છે જો તેમાંથી એક નિષ્ફળ થાય છે તો પછી આખી પ્રારંભિક ચેતવણી સિસ્ટમ નિષ્ફળ જશે તેથી જો તમે મોનિટર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અથવા કંઈકની આગાહી કરો કે જે આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમનો ભાગ હશે અથવા નિર્ણય સપોર્ટ સિસ્ટમ હશે બરાબર તેથી આ સિસ્ટમના કોઈપણ ભાગની નિષ્ફળતા એ આખી સિસ્ટમની નિષ્ફળતા સૂચિત કરશે તેથી જ્યારે તમે આવી પ્રારંભિક ચેતવણી સિસ્ટમથી વિકસિત થશો ત્યારે કૃપા કરીને આ બધા પરિમાણોની કાળજી લો હવે ચાલો આપણે આ પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો એક ઘટક જોઈએ જે ભૂસ્ખલનના જોખમનું નિરીક્ષણ કરવું તે જ છે અથવા જ્યાં તે બન્યું છે અથવા જ્યાં તે એવા કુદરતી ક્ષેત્રો છે જે આવા કુદરતી જોખમોનું જોખમ વધારે છે તેના પર જ થાય છે તેથી ભૂસ્ખલન ના જોખમી ઝોનમા જીવન અને સંપત્તિના નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે જોખમ દાન માટે સ્તરની વિવિધ પદ્ધતિઓ છે તેથી તમે તમારા આઉટપુટની ચોકસાઈનું મૂલ્યાંકન કરવા માટે તેમાંના કોઈપણ અથવા તે બધામાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો બરાબર તેથી અહીં તમે ઇન્ફોવલ માહિતી મૂલ્ય પદ્ધતિ લેન્ડસ્લાઇડ નોમિનલ સંવેદનશીલતા પરિબળ આવર્તન ગુણોત્તર પદ્ધતિ અસ્પષ્ટ પ્રમાણ લેન્ડસ્લાઇડ સંવેદનશીલતા સૂચકાંક કૃત્રિમ ન્યુરલ નેટવર્ક અથવા સપોર્ટ વેક્ટર મશીન જેવી ઘણી બધી પદ્ધતિઓ છે જો તમને આ ચોક્કસ ક્ષેત્રમાં કામ કરવામાં રસ છે તો તમે ઘણાં કામોનો સંદર્ભ આપી શકો છો જે જુદા જુદા જર્નલમાં ઉપલબ્ધ છે અને તમે તેમને અનુસરવાનું શરૂ કરી શકો છો તમે અગાઉની સ્લાઇડમાં જોયું છે કે આ ભૂસ્ખલનની ઘટનાને મોનિટર કરવા અથવા આગાહી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે તો ચાલો આપણે સમજીએ કે દૂરસ્થ સંવેદનાઅને GIS કેવી રીતે મદદ કરી શકે છે આ એક પદ્ધતિ છે જે આ વિશેષ સાહિત્યમાંથી લેવામાં આવી છે જેને તમે આનો સંદર્ભ આપી શકો છો અને અહીં તમે જોઈ શકો છો કે ડિજિટલ એલિવેશન જેવા વિવિધ પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ દૂરસ્થ સંવેદનાઅને GIS ઉત્પાદન છે તેથી રિમોટ સેન્સિંગથી તમે આ ટોપોગ્રાફી DEM ઢાળ અને પાસામાંથી મેળવી શકો છો જમીન અને લેન્ડ કવર લાઈનમેન્ટ રોડ મેપ ડ્રેનેજ મેપ માટીનો પ્રકાર વરસાદ અને GIS લાઈનમેન્ટ બફરનો લિથોલોજી રોડ બફર ડ્રેનેજ ડેન્સિટી ડેટા પ્રોસેસીંગ અને ડેટા એકીકરણ થઈ શકે છે તમે જોઈ શકો છો કે ત્યાં ઘણાં ઇનપુટ્સ છે જે આ દૂરસ્થ સંવેદનાઅને GIS પરથી મેળવી શકાય છે કેમ કે આ અવકાશી ડેટા હશે તેથીતમે આ ડેટા સેટ્સનું વિશ્લેષણ કરવા માટે અને GIS પર્યાવરણનો ઉપયોગ કરી શકો છો અને ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારોમાં આવી શકો છો અને પછી તમે લાક્ષણિકતા લાવી શકો છો આ વર્ગ એક વર્ગ બે અથવા વર્ગ ત્રણ વર્ગ ચાર ક્ષેત્રો છે આ તે સંદર્ભો છે જે મેં અનુસર્યા છે તેથી તમે ભૂસ્ખલન સંકટ મોનિટરિંગમાં રિમોટ સેન્સિંગ અને GIS એપ્લિકેશન વિશે વધુ જાણવા માટે તેમને સંદર્ભિત કરી શકો છો હવે હવે પછીનો કુદરતી સંકટ પૂર છે જે વિનાશક છે અહીં આપણે ઝડપથી પસાર થઈશું તેવા વિવિધ પરિમાણો કયા છે તો ચાલો આ પૂર અધ્યયન માટે અમને જરૂરી પેરામીટર જોઈએ તે તમારી ડ્રેનેજ પેટર્ન છે જે તમે સરળતાથી દૂરસ્થ સંવેદનાથી મેળવી શકો છો પછી નું એક કેચમેન્ટ સાઇઝ છે જે રિમોટ સેન્સિંગ દ્વારા પણ શક્ય છે મેનેજમેન્ટ લેન્ડ યુઝ લેન્ડ કવર જે રિમોટ સેન્સિંગ દ્વારા પણ મેળવવા માં આવે છે અને GIS કેચમેન્ટ આકાર મેથોડોલોજિકલ પેરામીટર જે અન્ય સ્રોતોમાંથી છે તે પછી છે વનસ્પતિ પછી ટોપોગ્રાફી પછી ભૂસ્તરશાસ્ત્ર અને પછી પૂર્વવર્તી સ્થિતિ આ પરિમાણો છે જે પૂર વિશ્લેષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી તેમાંથી ઘણાને આ દૂરસ્થ સંવેદનાઅને GIS પરથી મેળવી શકાય છે આગામી કુદરતી દુષ્કાળ છે આપણે જાણીએ છીએ કે દુષ્કાળ એ અસામાન્ય ઓછા વરસાદની લાંબી અવધિ છે જેના પરિણામે પાણીની અછત વાતાવરણીય સપાટી અથવા ભૂગર્ભજળ હોઈ શકે છે તેથી તે આ ત્રણમાંથી કોઈપણ હોઈ શકે છે દુષ્કાળના વિવિધ પ્રકારો છે જે મેથોડોલોજિકલ દુષ્કાળ હાઇડ્રોલોજિકલ દુષ્કાળ જેવા થાય છે ભૂગર્ભજળનો હાઇડ્રોલોજીકલ દુકાળને વધુ બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે પ્રથમ એક સપાટી પરનો દુષ્કાળ છે બીજું સપાટી નીચે નો દુકાળ પછી કૃષિ દુષ્કાળ પછી સામાજિક આર્થિક દુષ્કાળ આ દુષ્કાળના વિવિધ પ્રકારો છે તેથી તમે વિચારવાનું શરૂ કરી શકો છો કે આપણે આ ખાસ કરીને આ દૂરસ્થ સંવેદનાઅને GIS તકનીકનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ આ વિવિધ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ દુષ્કાળની તીવ્રતાને આકારણી માટે કરી શકાય છે અને તમે ક્ષેત્રોનો નકશો બનાવી શકો છો અને આ દુષ્કાળ અનુક્રમણિકાની દૂરસ્થ સંવેદનાડેટાનો ઉપયોગ કરીને સરળતાથી ગણતરી કરી શકાય છે તેથી જો તમને આમાં રસ છે તો કૃપા કરીને કેટલાક સાહિત્યનો સંદર્ભ લો જે આ ચોક્કસ ડોમેનમાં પ્રકાશિત થાય છે તેથી આ સંભવિત ક્ષેત્રોમાં પણ એક છે જ્યાં તમે તમારા સંશોધન વિશે વિચારવાનું પ્રારંભ કરી શકો છો હવે આગામી નેચરલ હેઝાર્ડ એ જ્વાળામુખી છે આ આકૃતિમાં વિવિધ પરિમાણો રજૂ કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ જ્વાળામુખી વિસ્ફોટના સૂચક તરીકે થઈ શકે છે તેથી અહીં પ્રથમ ધરતીકંપ છે તેથી તે ફૂટે તે પહેલાં જો તમે તે ચોક્કસ વિસ્તારનું નિરીક્ષણ ચાલુ રાખશો તો તમને કેટલાક કંપન યોગ્ય થઈ શકે છે ભૂકંપ પ્રવૃત્તિઓ તમને આગામી ઘટના વિશે સંકેત આપી શકે છે આગળનો એક વાયુયુક્ત વિસ્ફોટ છે અથવા કદાચ ત્યાં કોઈ સીપેજ હોઈ શકે છે જેમાંથી વાયુઓ મેન્ટલમાંથી આવી રહી છે બરાબર આગળનું એક હાઇડ્રોલોજી છે જો ત્યાં પ્રવાહીનો થોડો લિકેજ હોય અથવા વાયુઓ હોઈ શકે અને જો તમારી પાસે તે વિસ્તારમાં નદી સિસ્ટમ છે જે નદીના પાણીની ગુણવત્તાને બદલશે જે આવા જ્વાળામુખીના સૂચકાંકો તરીકે પણ વાપરી શકાય છે આનાથી નદી પધ્ધતિમાં પાણીનો જથ્થો ઘટી અથવા વધી શકે છે આગળનું એક વિરૂપતા અધ્યયન છે કે શું પ્લેટો એકબીજાથી એકબીજા તરફ આગળ વધી રહી છે અથવા તે ક્ષેત્રમાં કોઈ વિરૂપતા છે કે નહીં તે તમે મોનિટર કરી શકો છો તેથી અહીં સૌથી મહત્વપૂર્ણ પરિમાણો છે ગેસ ઉત્સર્જન હાઇડ્રોલોજી સપાટીના વિરૂપતા અને થર્મલ અસંગતતા તેથી તમે ચોક્કસપણે થર્મલ રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ મોનિટર કરવા માટે અથવા કોઈપણ આપેલ વિસ્તારમાં આવી ઘટનાઓની આગાહી કરવા માટે કરી શકો છો ચાલો હવે આપણે વનીકરણમાં દૂરસ્થ સંવેદનાઅને GIS ની કેટલીક સંભવિત એપ્લિકેશન જોઈએ શું માટી અને ભૂપ્રદેશના જંગલોને બે જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમ કે ઉષ્ણકટીબંધીય વરસાદ વન સમશીતોષ્ણ પાનખર સમશીતોષ્ણ શંકુદ્રુમ મેંગ્રોવ વન જેવા વિવિધ પ્રકારો છે તેથી આ હવામાનની જમીન અને ભૂપ્રદેશના આધારે વર્ગીકૃત થયેલ વનના વિવિધ પ્રકારો છે તેથી ભૂપ્રદેશ એ મૂળભૂત રીતે ટોપોગ્રાફી જ છે તો આપણે આ ચોક્કસ તકનીકનો કેટલો બરાબર ઉપયોગ કરી રહ્યા છીએ અથવા તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી દૃશ્યમાન અને NIR તરંગલંબાઇની શ્રેણીના સાંકડી બેન્ડ્સમાં સ્પેક્ટ્રાનો ઉપયોગ વિવિધ ઝાડની પ્રજાતિઓનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે બરાબર હું આશા રાખું છું કે તમે વનસ્પતિ સ્પેક્ટ્રલ પ્રોફાઇલને યાદ કરશો તેથી અહીં સ્થિતિ ખરેખર રચના અને આંતરિક અણુ માળખુંનું સૂચક છે તેથી જો સ્થિતિમાં અથવા અભિગમમાં થોડો ફેરફાર થયો હોય તો તે કહે છે કે આ વિવિધ પ્રકારની જાતો છે આ વર્ણપટ્ટી રેન્જમાં બેન્ડની સંખ્યામાં વધુ કેટલાક શોષણ સુવિધાનું વિગતવાર વિશ્લેષણ કરી શકાય છે તે પહેલાના વ્યાખ્યાનોથી સમજી શકાય છે પૌષ્ટિક બાયોકેમિકલ જેમ કે નાઇટ્રોજન હરિતદ્રવ્ય વગેરે માટે વિવિધ જાતિના શોષણ લક્ષણની પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાને સમજવા માટે વિશ્લેષણ કરી શકાય છે તેથી આ તમે અહીં જોઈ શકો છો આ શોષણ સુવિધાઓ મૂળભૂત રીતે H2O માટે છે આ સ્પોંગી મેસોફિલ માટે છે આ હરિતદ્રવ્ય માટે છે 2 જુઓ તમે એક પદ્ધતિ વિકસાવી શકો છો જ્યાં તમે આ વિશેષ જ્ઞાન નો ઉપયોગ કરી શકો છો અને તમે ખૂબ જ માહિતી સાથે વિકાસ કરી શકો છો રિમોટ સેન્સિંગ અધ્યયનમાં ઝાડની વિવિધતામાં અવકાશી અને અસ્થાયી વિવિધતાને તક અને પડકાર બંને તરીકે જોઇ શકાય છે તકની દ્રષ્ટિએ જૈવિક વિવિધતાના મૂલ્યાંકન જેવા અન્વેષણ માટે ઘણા ક્ષેત્રો છે પડકારોની દ્રષ્ટિએ પર્ણિય બાયોકેમિકલ્સ વન આરોગ્ય મોનિટરિંગના મૃત અને જીવંત કાર્બન માપનના આકારણી ક્લાઉડ કવર અને ધુમ્મસને કારણે ઉપયોગિતા હદ સુધી મર્યાદિત છે જે રિમોટ સેન્સિંગ ઇમેજ કળાઓ અને વાતાવરણીય પ્રભાવોની મર્યાદા છે તેથી જ્યાં સુધી તમે તમારા ડેટામાંથી બધી ભૂલોને દૂર નહીં કરો ત્યાં સુધી તેનો ઉપયોગ કોઈપણ માત્રાત્મક વિશ્લેષણ માટે થઈ શકતો નથી આવી ભૂલો હંમેશાં તમારી દૂરસ્થ સંવેદનાવાળી છબી સાથે સંકળાયેલી હોય છે તેથી તમારે કોઈપણ એપ્લિકેશનમાં તેનો ઉપયોગ કરતા પહેલા કાળજી લેવાની જરૂર છે હવે ચાલો જોઈએ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ મેં આ ભાગને પહેલાથી જ આવરી લીધો છે પરંતુ હું કેટલાક મહત્વપૂર્ણ પાસાઓને પ્રકાશિત કરવા માંગુ છું જે અગાઉની પસંદગીમાં જેમ સાઇટ પસંદગીમાં મેં પ્રકાશિત નથી કર્યું માર્ગ પેટર્ન મોનીટર ટ્રક આરામ વિસ્તાર ઉપલબ્ધતા અને ઉપયોગ હવાઈ ફોટોગ્રાફ આધારિત પેવમેન્ટ સપાટી પરેશાની તપાસ અને મૂલ્યાંકન ડામર માર્ગ વૃદ્ધત્વ અને બગાડની લાક્ષણિકતા પેવિંગ સામગ્રી અને સપાટીની સ્થિતિ પેવમેન્ટ મેનેજમેન્ટ અને આકારણીની ઓળખ અથવા માત્રા આ પરિવહન એન્જિનિયરિંગનો ખૂબ મહત્વપૂર્ણ પાસા છે અને તમે આ વિશેષ ક્ષેત્રને દૂરસ્થ સંવેદના અને GIS જ્ઞાન ને લાગુ કરવા વિશે વિચારી શકો છો માર્ગ સલામતી એ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગનું બીજું એક મહત્વપૂર્ણ પરિમાણ છે જ્યાં GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ નો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેથી માર્ગ સલામતી વિશ્લેષણ માટેનો એક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું સાધન જે ડેટા વિભાજનની GIS તૈયારી છે અને સ્ક્રીનીંગ GIS માં કરવામાં આવે છે જ્યારે બાયસીઅન એનાલિસિસ GIS પ્લેટફોર્મની બહાર કરવામાં આવે છે અવકાશી વિશ્લેષણનો ઉપયોગ સ્થાન અને અકસ્માતને લક્ષ્ય બનાવવા અને નકશા વિઝ્યુલાઇઝેશન દ્વારા વિશિષ્ટ વિતરણ પેટર્નનો ઉમેરો કરવા માટે થાય છે તેથી મૂળભૂત રીતે જ્યારે આપણે GIS અથવા GIS વાતાવરણમાં સંકળાયેલા હોઈએ છીએ ત્યારે ચોક્કસપણે આપણી પાસે અવકાશી ડેટા હોય છે તેનો અર્થ એ કે સ્થાન ડેટા હંમેશા શામેલ હોય છે ઉપરાંત દૂરસ્થ સંવેદનાડેટા તમને વિઝ્યુલાઇઝેશનની શક્તિ આપે છે જ્યારે આપણે નેવિગેશન વિશે વાત કરી રહ્યા છીએ તો આજકાલ તમે લોકો આ Google નકશાથી પરિચિત છો તમે સરળતાથી શોધી શકશો તેથી ઇસરોએ પણ તેમની પોતાની એપ્લિકેશન વિકસિત કરી છે તમે ભુવન વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો જેની તમે મુલાકાત લઈ શકો છો અને તમે વધુ અન્વેષણ કરી શકો છો GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ પરિવહન નેટવર્કની સ્થાપના અને પ્રગતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તમે GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ પર્યાવરણમાં રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરી શકો છો અને તમે કલ્પના કરી શકો છો કે પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ ની અરજીને ચુકવણીઓનું સંચાલન કરવા તરીકે વર્ગીકૃત કરી શકાય છે તેથી કડક અથવા સાનુકૂળ અકસ્માત વિશ્લેષણ સંચાલનનું સંચાલન GIS સાથે સંકલિત પરિવહન મોડેલ્સ ટ્રાન્સપોની વધુ સારી સમજ આપી શકે છે આ જ્યાં વધુ કાર્ય કરવાની જરૂર છે તમે આ જ્ જ્ઞાન ને માર્ગ માર્ગ પાઈપલાઈન વગેરેથી લાગુ કરવા વિશે વિચારી શકો છો વેક્ટર ડેટા દ્વારા શ્રેષ્ઠ રીતે રજૂ થાય છે અનેક પરિવહન એપ્લિકેશનમાં GIS પસંદ કરવામાં આવે છે આ સ્લાઇડ તમને એકંદર સમજ આપે છે કે આ દૂરસ્થ સંવેદના અને GIS તમને ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં કેવી રીતે મદદ કરી શકે છે તેથી અહીં આપણે આ રાસ્ટર ડેટાનો ઉપયોગ કર્યો છે અને પછી અમે ડિજિટાઇઝિંગ દ્વારા વેક્ટરમાં રૂપાંતરિત કર્યું છે અથવા કદાચ તમે આપોઆપ નિષ્કર્ષણ તકનીકોનો ઉપયોગ કરી શકો છો પછી આ તે વિશેષતાઓ છે જે આપણે આ ક્ષેત્રની તપાસ કરીને આ ચોક્કસ ડેટા સાથે જોડી છે તમારી પાસે દૂરસ્થ સંવેદનાની માહિતી છે અને તમે પોઇન્ટ લાઇન કોલેજેનમાં રૂપાંતરિત કર્યું છે અને તમે ક્ષેત્રની માહિતીને શામેલ કરી છે પછી તમે આને 3D માં મોડેલ કરી શકો છો તે પછી જ તમે ડિજિટલ એલિવેશન મોડેલને એકીકૃત કરી શકો છો આ વિશિષ્ટ ડેટામાં અને તમે તે ક્ષેત્રનો નકશો બનાવી શકો છો તમે વિશ્લેષણ કરી શકો છો અને પછી તમે આ ડેટાને વિવિધ ફોર્મેટમાં રજૂ કરી શકો છો જેમ કે નકશા ગ્રાફિકલ ડેટા અથવા પાઇ ચાર્ટ બાર ચાર્ટ હોઈ શકે છે તે તમારા પર છે તમે કેવી રીતે ઇચ્છો છો તેથી આ GIS તમને વિશ્લેષણ પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે તેથી તમારે યાદ રાખવું જ જોઇએ કે મેં તમને એક ફ્લોચાર્ટ GIS લાક્ષણિક રચના આપી તેથી તમારી સમસ્યાને નિર્ધારિત કરીને પહેલાથી પ્રારંભ કરો અને પછી તમારા આઉટપુટ સાથે સમાપ્ત થાય છે અને આ સપોર્ટ સિસ્ટમમાં છે આ એક ખૂબ જ રસપ્રદ કાર્ય છે જે ટ્રક વિશ્રામના વિસ્તારોને ઓળખવા માટે કરવામાં આવ્યું છે અહીં તમે આ થર્મલ રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરીને સરળતાથી શોધી શકો છો કે કેટલાક વાહનો ઘેરા રંગના છે આ કાળો છે બરાબર તેથી તેનો અર્થ એ કે આ ટ્રકો અહીં લાંબા સમયથી પડી રહી છે મૂળભૂત રીતે તમે આ બધા જોઈ શકો તેથી અહીં લાલમાંથી જે પણ આવે છે તે તાપમાનનો ડેટા છે તેથી લાલ રંગ રજૂ કરે છે કે તે ફક્ત ઉભું છે અને તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે અને તે આ સ્થાનને છોડશે પરંતુ આ ડાર્ક કલર વાહનો એવું લાગે છે કે તેઓ લાંબા સમયથી અહીં પાર્ક કરે છે આ તકનીકનો ઉપયોગ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તે ઓળખવા માટે કે ઘણા લાંબા સમયથી ત્યાં કયા વાહનો પડેલા છે અને જ્યાં તમે વધુ પાર્કિંગ વિસ્તારો બનાવવા માંગો છો અને તે કયા સ્થળો છે જેનો ઉપયોગ થયો નથી અથવા તે કયા ક્ષેત્ર અથવા પાર્કિંગ લોટ છે જે તેની ક્ષમતા કરતા વધારે ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેથી તે વસ્તુઓ જે આપણે આ ચોક્કસ ડોમેનમાં હંમેશાં કરી શકીએ છીએ હવે અહીં આ સામાન્ય કાચો ડેટા હતો જે આ થર્મલ હતો તેથી તમે સરળતાથી શોધી શકો છો કે પરિવહન એન્જિનિયરિંગમાં તમને વિવિધ તરંગલંબાઇનો લાભ કેવી રીતે મળી રહ્યો છે આ પહેલાથી જ મેં તમને મારા અગાઉના વ્યાખ્યાનોમાં સમજાવ્યું છે જ્યાં આ અતિસંવેદનશીલ રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ પેવિંગ મટિરિયલને ઓળખવા માટે થાય છે અને સપાટીની સ્થિતિનું બીજું ઉદાહરણ મેં તમને વર્ણપરી રૂપરેખાઓનો ઉપયોગ કરીને રસ્તાની સ્થિતિની ઓળખ માટે બતાવ્યું બીજા કામમાં મેં તમને સમજાવ્યું કે આ દૂરસ્થ સંવેદનાઅથવા ખાસ અતિસંવેદનશીલ રીમોટ સેન્સિંગનો ઉપયોગ જૂની અને બગાડ સંવર્ધન માટે કેવી રીતે થઈ શકે અને આ પહેલાથી જ મને અનુભવ છે કે હું આ ભાગ છોડીશ તેથી અમે મારા આગલા પ્રવચનોમાં રિમોટ સેન્સિંગ અને GIS આ એપ્લિકેશનને ચાલુ રાખીશું